છેલ્લા વર્ગમાં આપણે આલ્બ્રેક્ટ એલએફપીયુજી ફંક્શન પોઇન્ટ્સ AlbrechtIFPUG Function Points સિમોન્સ માર્ક II ફંક્શન પોઇન્ટ્સ SymonsMark II Function Points કોસ્મિક ફંક્શન પોઇન્ટ્સ જોયા છે એક બાકી હતું તે કોકોમો છે તેથી આ વર્ગમાં આપણે કદ માટેના પેરામેટ્રિક મોડેલો ની ચર્ચા કરીશું જે કોકોમો 81 અને કોકોમો II છે તો ચાલો પહેલા જોઈએ કે કોકોમો શું કરે છે તેનો અર્થ શું થાય છે કોકોમો એટલે કન્સ્ટ્રક્ટીવ કોસ્ટ મોડેલ તે સૌ પ્રથમ 1981 માં ડૉ બેરી બોહેમ Dr Barry Boehm દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું ઘણા ઇન્ટરેક્ટિવ ખર્ચ અંદાજ સોફ્ટવેર પેકેજ ત્યાં ઉપલબ્ધ છે આ ડેટાના આંકડાકીય રીગ્રેશન માંથી લેવામાં આવ્યું છે આ કોકોમો મોડેલ તેમની પાસેના પાછલા 63 પ્રોજેક્ટ્સ ના આધારે ડેટાના આંકડાકીય રીગ્રેશન માંથી લેવામાં આવ્યું છે અને તેઓ લગભગ 2000 થી 512000 વિતરિત સ્રોત છે જે તમે જાણો છો ત્યાં આ ડેટામાંથી તેઓએ આ કોકોમો મોડેલને આ ડેટાના આંકડાકીય રીગ્રેશન માંથી મેળવ્યું છે અને ત્યાં તેમણે લગભગ પાછલા 63 પ્રોજેક્ટ્સનો અભ્યાસ કર્યો હતો આપણે સૌ પ્રથમ કોકોમો 81 વિશે જોઈશું પછી આપણે કોકોમો II જોઈશું ઉદ્યોગ ઉત્પાદક ધોરણો ના આધારે ડેટા બેઝ સતત અપડેટ થઈ શકે છે તે સંસ્થાને તેની સોફ્ટવેર ડેવલપમેન્ટ ઉત્પાદકતા બેંચ માર્ક કરવાની મંજૂરી આપે છે મૂળભૂત મોડેલ આ પ્રમાણે છે આપણે પ્રયત્નોની ગણતરી કરવા માંગીએ છીએ મૂળભૂત મોડેલ કહે છે કે પ્રયત્નની ગણતરી 2 વસ્તુઓના ઉત્પાદન તરીકે કરી શકાય છે સી અને કદ જ્યાં પ્રયત્નોને આ પ્રમાણે રજૂ કરવામાં આવે છે જ્યાં c અને k તેઓ સિસ્ટમના પ્રકાર પર ઉત્પાદનના પ્રકાર પર જે પ્રોજેક્ટ વિકસિત થાય છે તેના પ્રકાર પર નિર્ભર કરે છે ઉત્પાદનનો પ્રકાર ઓર્ગેનિક હોઈ શકે છે સેમી ડિટેચ્ડ અથવા એમ્બેડેડ કરી શકાય છે અને KLOC માં કદ માપવામાં આવે છે તેનો અર્થ એ કે કોડની હજાર લીટીઓની દ્રષ્ટિએ હવે ચાલો જોઈએ કે કોકોમો માટે જુદા જુદા કોકોમો મોડ્સ અને મોડેલો શું છે 3 જુદા જુદા વાતાવરણ અથવા મોડ્સ છે મેં તમને પહેલેથી જ કહ્યું છે કે તેઓ ઓર્ગેનિક મોડ સેમી ડિટેચ્ડ મોડ અને એમ્બેડેડ મોડ છે 3 વધુ જટિલ કોકોમો મોડેલ્સ છે પ્રથમ એક મૂળભૂત મોડેલ પછી મધ્યવર્તી મોડેલ છે વિગતવાર મોડેલ છે અને આજે આપણે ફક્ત મૂળભૂત મોડેલ ની ચર્ચા કરીશું અને અન્ય બે ઈન્ટરમીડીયેટ મોડેલ અને ડિટેઈલ્ડ મોડેલ વિશે આપણે આગળના વર્ગમાં ચર્ચા કરીશું ચાલો પહેલા કોકોમો મોડ્સ જોઈએ જેમ કે મેં તમને પહેલેથી જ કહ્યું છે કે કોકોમો માટે 3 મોડ અથવા 3 પર્યાવરણ છે એક ઓર્ગેનિક મોડ છે પછી સેમી ડીટેચ્ડ મોડ અને એમ્બેડેડ મોડ ઓર્ગેનિક મોડ માં તમે ક્યારે પ્રોડક્ટને ઓર્ગેનિક મોડ તરીકે કહેશો જે પ્રોડક્ટને પરિચિત અને સ્થિર વિશ્વસનીય વાતાવરણમાં ડેવેલપ કરી શકાય તેને આપણે ઓર્ગેનિક મોડ કહીએ છીએ તમે જે ઉત્પાદનનો વિકાસ કરવા જઈ રહ્યા છો તે અગાઉના વિકસિત ઉત્પાદનો જેવું જ છે સામાન્ય રીતે તે કદ 50000 ડિલિવર્ડ સોર્સ ઇન્સ્ટ્રક્શન્સ કરતા ઓછું હોય છે તેથી સામાન્ય રીતે તે કદ 50000 ડિલિવર્ડ સોર્સ ઇન્સ્ટ્રક્શન્સ કરતા ઓછું હોવું જોઈએ અથવા સમાન હોવું જોઈએ ઉદાહરણ તરીકે લોકો તમારી એકાઉન્ટિંગ સિસ્ટમ જુએ છે બધી માહિતી સિસ્ટમો સામાન્ય રીતે ઓર્ગેનિક મોડ હેઠળ આવે છે ઉદાહરણ તરીકે એકાઉન્ટિંગ સિસ્ટમ વિદ્યાર્થી માહિતી સિસ્ટમ પેરોલ માહિતી સિસ્ટમ આ બધા ઓર્ગેનિક મોડ હેઠળ આવે છે અને સેમી ડીટેચ્ડ મોડ વિશે શું છે સેમી ડીટેચ્ડ મોડ પર જવા પહેલાં ચાલો એમ્બેડેડ મોડ વિશે જોઈએ એમ્બેડેડ મોડ ખરેખર એક ઉત્પાદન કે જે સંપૂર્ણપણે નવું છે નવું ઉત્પાદન તેથી એમ્બેડેડ મોડ નો અર્થ એક ઉત્પાદન કે જે સંપૂર્ણપણે નવું છે એક નવી પ્રોડકટ માટે નવીનીકરણ ની જરૂરિયાત છે ઘણા પ્રયત્નો અનિશ્ચિત અવરોધ અને ઇન્ટરફેસ ની આવશ્યકતાઓ છે સામાન્ય રીતે આપણે કહી શકીએ કે તમારી ઓપરેટિંગ સિસ્ટમ્સ રીઅલ ટાઇમ સિસ્ટમ્સ જેવી વસ્તુઓ તેઓ આ સિસ્ટમ સોફ્ટવેર હેઠળ આવી રહ્યા છે ઓપરેટિંગ સિસ્ટમ્સ અને રીઅલ ટાઇમ સિસ્ટમ્સ એમ્બેડેડ સિસ્ટમ્સ વગેરે એમ્બેડેડ મોડ હેઠળ આવે છે હવે આપણે આ સેમી ડીટેચ્ડ મોડ જોશું પ્રોડક્ટ્સ કે જે ઓર્ગેનિક મોડ અને એમ્બેડેડ મોડ ની વચ્ચે આવે છે તેઓ સામાન્ય રીતે આપણે તેમને સેમી ડીટેચ્ડ મોડ તરીકે કહીએ છીએ તેથી સેમી ડીટેચ્ડ મોડ પ્રોડક્ટ્સ તેઓ ક્યાંક આ ઓર્ગેનિક મોડ અને એમ્બેડેડ મોડ ની વચ્ચે સેમી ડીટેચ્ડ મોડ માં રહે છે આ ઉત્પાદનો ક્યાંક ઓર્ગેનિક મોડ અને એમ્બેડેડ મોડ ની વચ્ચે રહે છે અને તેના ઉદાહરણો યુટીલીટી એપ્લિકેશન્સ છે જેમ કે કમ્પાઇલર્સ લિંકર્સ વગેરે તેથી અહીં મૂળભૂત રીતે આ કોષ્ટકમાં આપણે વિવિધ મોડ હેઠળ ઉત્પાદનોની જુદી જુદી વિશેષતાઓ બતાવી છે ઉદાહરણ તરીકે ઓર્ગેનિક મોડ માં ઉત્પાદન અને ઉદ્દેશોની સંગઠનાત્મક સમજ તે સંપૂર્ણ છે સેમી ડીટેચ્ડ મોડ માં તે નોંધપાત્ર છે અને એમ્બેડેડ મોડ માં તે સામાન્ય છે સંબંધિત સોફ્ટવેર સિસ્ટમો સાથે કામ કરવાનો અનુભવ તમે જોઈ શકો છો ઓર્ગેનિક મોડ માં તે વ્યાપક છે સેમી ડીટેચ્ડ મોડ માં તે નોંધપાત્ર છે અને એમ્બેડેડ મોડ માં તે મધ્યમ છે અહીં પૂર્વ સ્થાપિત આવશ્યકતાઓ સાથે સોફ્ટવેર સંવાદિતા ની જરૂર તે ઓર્ગેનિક માટે મૂળભૂત છે સેમી ડીટેચ્ડ માટે તે નોંધપાત્ર છે અને એમ્બેડેડ માં તે પૂર્ણ છે તે જ રીતે બાહ્ય ઇન્ટરફેસ સ્પષ્ટીકરણો સાથે સોફ્ટવેર સંવાદિતા ની આવશ્યકતા ઓર્ગેનિક માટે ફક્ત તે મૂળભૂત છે પરંતુ તે સેમી ડીટેચ્ડ માટે મધ્યમ અથવા નોંધપાત્ર છે અને એમ્બેડેડ એપ્લિકેશન્સ માં તે પૂર્ણ છે મેં તમને પહેલેથી જ કહ્યું છે કે કોકોમો ના વિવિધ મોડેલો છે એક મૂળભૂત એક બેઝિક મોડેલ પછી ઇન્ટરમીડિએટ મોડેલ અને ડિટેઇલડ મોડેલ ચાલો પ્રથમ બેઝિક મોડેલ વિશે જોઈએ સામાન્ય રીતે આ મોડેલનો ઉપયોગ પ્રોજેક્ટ ખર્ચ કામગીરી અને શેડ્યૂલના પ્રારંભિક રફ અંદાજ માટે થાય છે તેની ચોકસાઈ એ વાસ્તવિક સમયના 60 ટકા સમયના 2 ના પરિબળમાં હોય છે ઇન્ટરમીડિએટ મોડેલ તે એફર્ટ એડ્જસ્ટમેન્ટ ફેક્ટર નો ઉપયોગ કરે છે જે 15 કોસ્ટ ડ્રાઇવરોથી EAF તરીકે ઓળખાય છે તે 10 થી 20 ટકા ખર્ચનો હિસ્સો લેતો નથી ઉદાહરણ તરીકે તાલીમ જાળવણી અને ગુણવત્તા વગેરે અહીં ચોકસાઈ 68 સમયના 20 ની અંદર છે બીજું મોડેલ જેને ડિટેઇલડ મોડેલ કહેવામાં આવે છે અથવા કોકોમો સંપૂર્ણ મોડેલ અથવા સંપૂર્ણ કોકોમો કહે છે તે પ્રોજેક્ટના દરેક તબક્કા માટે જુદા જુદા પ્રયત્નોના મલ્ટીપ્લાયર્સનો ઉપયોગ કરે છે મોટાભાગના પ્રોજેક્ટ મેનેજરો તેઓ ઇન્ટરમીડિએટ મોડેલ નો ઉપયોગ કરે છે ચાલો પ્રથમ મૂળભૂત પ્રયત્નોનું સમીકરણ અથવા બેઝિક કોકોમો મોડેલ જોઈએ બેઝિક કોકોમો મોડેલ નો ઉપયોગ કરીને પ્રયત્નોનો અંદાજ લગાવવા માટેનું સમીકરણ શું હશે તે કોકોમો 81 તરીકે ઓળખાય છે તેથી અહીં કોકોમો 81 મુજબ પ્રયત્નોનો અંદાજ લગાવવા માટેનું મૂળભૂત સમીકરણ આ પ્રમાણે આપવામાં આવ્યું છે અહીં વિકાસશીલ મોડ પર આધારિત c કોન્સ્ટન્ટ છે ઓર્ગેનિક મોડ માટે c નું મૂલ્ય 2 4 છે સેમી ડીટેચ્ડ માટે તે 3 0 છે અને એમ્બેડેડ મોડ માટે તે 3 તે જ રીતે કદ સામાન્ય રીતે KSLOC માં માપવામાં આવે છે એટલે કે કોડની 1000 સ્રોત લાઇન k એ કોન્સ્ટન્ટ છે જે વિવિધ મોડ્સ માટે પણ બદલાય છે ઓર્ગેનિક મોડ માટે k નું મૂલ્ય 1 05 છે સેમી ડીટેચ્ડ માટે તે 1 12 છે અને એમ્બેડેડ મોડ માટે તે 1 20 છે c અને k ના વિવિધ મૂલ્યો કે જે મેં અહીં દર્શાવ્યા છે તેઓ વધુ સારી સમજણ માટે કોષ્ટકમાં રજૂ કરવામાં આવ્યા છે અહીં k જે કંઇક અસાધારણ રીતે ઉમેરતા પ્રયત્નો છે મોટા પ્રોજેક્ટ્સ માટે વધુ પ્રયત્નો તે મોટા મેનેજમેન્ટ ઓવરહેડ્સ ને પણ ધ્યાનમાં લે છે હવે ચાલો બેઝિક કોકોમો મોડેલ મોડેલ કે જે કોકોમો 81 છે તેનો ઉપયોગ કરીને શેડ્યૂલ માટેનું સમીકરણ શોધી કાઢીએ પહેલેથી જ આ મૂળભૂત સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરી છે કે તેથી એફર્ટ નું આ મૂલ્ય આ સમીકરણમાં મૂકવામાં આવશે જેથી આપણને નોમિનલ ડેવેલપમેન્ટ ટાઈમ મળી શકે તેથી જ્યાં 2 5 એ સેમી ડીટેચ્ડ એમ્બેડેડ ઓર્ગેનિક બધા જ મોડ્સ માટે કોન્સ્ટન્ટ હોય છે ઘાતાંક આ પરિબળ તે સ્થિતિ પર આધારીત છે ઓર્ગેનિક મોડ માટે તે 0 38 છે સેમી ડીટેચ્ડ માટે તે 0 35 છે અને એમ્બેડેડ મોડ માટે તે 0 32 છે આપણે પ્રયત્નો અને સમયગાળાના અંદાજ માટે આ 2 સમીકરણો પહેલેથી જ જોયા છે હવે ચાલો જોઈએ કે જુદા જુદા ઉત્પાદનો માટે આલેખ કેવો લાગશે તમે જોઈ શકો છો કે આ ગ્રાફ માં X અક્ષ સાથે કદ લીધા છે અને y અક્ષ સાથે આપણે પ્રયત્નો લીધા છે તમે જોઈ શકો છો કે પ્રયત્નો એ સમસ્યાના કદમાં કંઈક અંશે સુપરલાઇનર છે ફક્ત સમસ્યાના કદમાં તે વધારો થઈ રહ્યો છે તે પ્રયાસ માત્ર વધારી રહ્યો છે પરંતુ તે પ્રમાણમાં નથી તેથી પ્રયત્ન સમસ્યાના કદમાં કંઈક અંશે સુપરલાઇનર છે તે જ રીતે તમે કદ અને ડેવલપમેન્ટ ટાઈમ વચ્ચેનો આલેખ દોરી શકો છો તમે જોઈ શકો છો કે વિકાસ એ ઉત્પાદનના કદનું પેટા રેખીય કાર્ય છે આનો અર્થ શું છે તે જ્યારે ઉત્પાદના કદમાં વધારો થાય છે ત્યારે તે પ્રમાણમાં ડેવલપમેન્ટ ટાઈમ તે રીતે વધતો નથી જ્યારે ઉત્પાદનના કદમાં 2 ગણો વધારો થાય છે કૃપા કરીને અહીં ચિહ્નિત કરો ડેવલપમેન્ટ ટાઈમ બમણો થતો નથી લીધેલ સમય લગભગ તે જ છે જે તમે આ ગ્રાફથી બનાવી શકો છો તેવું તે જ છે જે તે 3 ઉત્પાદન કેટેગરીઝ માટે લેતો સમય લગભગ સમાન હોય છે ઉત્પાદન ભલે ગમે તેવું હોય ઓર્ગેનિક કે સેમી ડીટેચ્ડ અથવા એમ્બેડેડ હોય વિકસાવવા માટે લેવામાં આવતો સમય લગભગ સમાન છે અને તમે કહી શકો કે ડેવલપમેન્ટ ટાઈમ જે મેં તમને પહેલેથી કહ્યું છે તેમાં કદ સાથે એકસરખો વધારો થતો નથી કારણ કે મોટા ઉત્પાદનો માટે વધુ સમાંતર પ્રવૃત્તિઓ ઓળખી શકાય છે અને તેઓ એક સાથે સંખ્યાબંધ ઇજનેરો દ્વારા હાથ ધરવામાં આવતી હોઈ શકે છે તેથી ડેવલપમેન્ટ ટાઈમ તે ઉત્પાદનના કદ સાથે રેખીય રીતે વધશે નહીં તેથી જ આલેખ તેવું આવી રહ્યું છે ઉદાહરણ તરીકે તમે જોશો કે ડેવલપમેન્ટ ટાઈમ ઉત્પાદનોના તમામ 3 વર્ગ માટે લગભગ સમાન હોય છે ચાલો એક ઉદાહરણ લઈએ એક 60 KLOC પ્રોગ્રામ તે લગભગ 18 મહિનામાં વિકસિત થઈ શકે છે પછી ભલે તે ઉત્પાદન ઓર્ગેનિક અથવા સેમી ડીટેચ્ડ અથવા એમ્બેડેડ પ્રકારનું હોય તેથી ત્યાં વધુ અવકાશ છે શા માટે કારણ કે મોટા કાર્યક્રમો માટે ઉપયોગિતા કાર્યક્રમો કરતા સિસ્ટમ અને એપ્લિકેશન પ્રોગ્રામ્સ જેવા મોટા પ્રોગ્રામ્સ માટે સમાંતર પ્રવૃત્તિઓ માટે વધુ અવકાશ છે તેથી બીજી વસ્તુ જે તમે ચિહ્નિત કરી શકો છો આ એક આલેખ છે જે બતાવે છે કે જો ઘાતાંક 1 કરતા વધારે હોય તેથી આ ગ્રાફ પ્રયત્નો માટે કેવો દેખાય છે અને જો ઘાતાંક 1 કરતા ઓછો હોય તો આલેખ અવધિ માટે કેવી રીતે દેખાય છે વધતા પ્રયત્નો માટેનો સમયગાળો અને આલેખ જુઓ વધતા પ્રયત્નોની અવધિ માટે જ્યારે આ ઘાતાંક 0 38 કરતા ઓછું હોય ત્યારે આ કેવું લાગે છે જયારે ઘાતાંક 1 કરતા ઓછું છે અને પ્રયાસના કિસ્સામાં અહીં આ ઘાતાંક 1 કરતા વધારે છે પ્રયત્નો માટે આલેખ આના જેવો દેખાય છે તેથી ઘાતકના મૂલ્ય પર આધાર રાખીને પ્રયત્નો અને અવધિ માટે આલેખ કેવી રીતે દેખાઈ શકે છે પછી ભલે તે 1 કરતા વધારે હોય અથવા 1 કરતા ઓછું હોય ગ્રાફનું કદ પણ બદલાય છે હવે ચાલો આપણે કેટલાક ઉદાહરણો લઈએ અને આને વિસ્તૃત કરવાનો પ્રયાસ કરીએ આપણે બેઝિક કોકોમો ના કેટલાક સમીકરણોનો ઉપયોગ કરીશું અને આપણે તે શોધવાનો પ્રયત્ન કરીશું આપણે પ્રયત્નો અને નજીવા વિકાસના પ્રકારનો અંદાજ લગાવવાનો પ્રયત્ન કરીશું તેથી પ્રથમ ઉદાહરણ કહે છે કે ઓર્ગેનિક સોફ્ટવેર ઉત્પાદન નું કદ સ્રોત કોડની 32 લાઇન હોવાનું માનવામાં આવ્યું છે ધારો કે સોફ્ટવેર ડેવલપરનો સરેરાશ પગાર દર મહિને 15000 છે તમારે શું કરવાનું છે સોફ્ટવેર ઉત્પાદનને વિકસાવવા માટેના પ્રયત્નો નોમિનલ ડેવલપમેન્ટ ટાઈમ અને ઉત્પાદનને વિકસાવવા માટેનો ખર્ચ નક્કી કરો તેથી જેમ આપણે સમસ્યામાંથી જોઈ શકીએ છીએ તે ઓર્ગેનિક સોફ્ટવેર ઉત્પાદન તરીકે આપવામાં આવે છે તેથી હવે પ્રયત્નો માટે ફોર્મ્યુલા તમે જાણો છો હવે આપણે એ શોધી કાઢવાનું છે કે ઓર્ગેનિક સોફ્ટવેર માટે c અને k નું મૂલ્ય શું છે તમે c અને k ની વેલ્યુ જોઈ શકો છો મેં c અને k ની વેલ્યુ માટે તમને પહેલેથી જ ટેબલ આપ્યું છે ઓર્ગેનિક પ્રોડક્ટ માટે c નું મૂલ્ય 2 4 છે અને k નું મૂલ્ય 1 05 છે અહીં હું સમીકરણમાં માત્ર c અને k ની વેલ્યુ મૂકીશ કદ પહેલાથી જ 32000 કોડની લાઇન્સ આપવામાં આવ્યું છે તેનો અર્થ 32 KLOC મેં તમને પહેલાના વર્ગમાં પ્રયત્નોનું એકમ કહ્યું છે તે પ્રયાસ સામાન્ય રીતે તે છે જે વ્યક્તિ મહિના અથવા માણસના મહિનાઓની દ્રષ્ટિએ વ્યક્ત થાય છે આ સમીકરણને હલ કર્યા પછી પ્રયત્ન લગભગ 91 વ્યક્તિ મહિના થશે આપણે નોમિનલ ડેવલપમેન્ટ ટાઈમ માટે સમીકરણ જોયું છે આ કેટલું થશે નોમિનલ ડેવલપમેન્ટ ટાઈમ પાવર એક્સ્પોનન્ટના પ્રયત્નોમાં 2 5 તરીકે વ્યક્ત કરી શકાય છે અને મોડ બદલાતા જ ઘાતનું મૂલ્ય બદલાય છે તે ઓર્ગેનિક પ્રકારનું ઉત્પાદન છે તેથી ઘાતાંકનું મૂલ્ય અથવા કોન્સ્ટન્ટ 0 38 છે હવે આપણે પ્રયત્ન નું મૂલ્ય વાપરવું પડશે અને સમીકરણમાં આ ઘાતાંકનું મૂલ્ય 0 38 છે આપણને નોમિનલ ડેવલપમેન્ટ ટાઈમ ની કિંમત 2 5 બરાબર મળશે જે કોન્સ્ટન્ટ છે ઓર્ગેનિક સોફ્ટવેર ઉત્પાદન નું ઘાતનું મૂલ્ય 0 38 છે અને હું આ સમીકરણ હલ કરું છું કે તમને જે નોમિનલ ડેવલપમેન્ટ ટાઈમ મળશે તે અંદાજે 14 મહિના જેટલો છે તેથી હવે પ્રશ્ન એ છે કે ઉત્પાદનના વિકાસ માટે કેટલો ખર્ચ થશે તેથી આપણે તે જોવાનું છે કે સ્ટાફનો ખર્ચ કેટલો હશે એક સોફ્ટવેર ડેવલપરનો સરેરાશ પગાર 15000 છે સોફ્ટવેર વિકસાવવા માટે આપણને 91 વ્યક્તિ મહિના ની જરૂર પડે છે તેથી આ કાર્બનિક ઉત્પાદનને વિકસાવવા માટે જે સ્ટાફની કિંમતની આવશ્યકતા રહેશે તે ખર્ચ 91 ગુણ્યા 15000 થશે જે 1465000 આવે છે તો આ રીતે કોઈ પ્રોડક્ટ આપવામાં આવે તો તમે પ્રયત્નો અને નોમિનલ ડેવલપમેન્ટ ટાઈમ અને ખર્ચનો અંદાજ લગાવી શકો છો પ્રથમ પગલું એ કેવા પ્રકારનું ઉત્પાદન છે તે ઓળખવાનું છે કારણ કે પરીક્ષામાં તેને સ્પષ્ટ રીતે ઓર્ગેનિક સોફ્ટવેર આપવામાં આવતું નથી તે એક માહિતી સિસ્ટમ હોઈ શકે છે તેથી આપણે તમારી સામાન્ય સમજને લાગુ પાડવી પડશે કે માહિતી સિસ્ટમનો અર્થ આ એક ઓર્ગેનિક સોફ્ટવેર છે તેથી જો તે રીઅલ ટાઇમ સિસ્ટમ છે તો આ એમ્બેડેડ સોફ્ટવેર છે તદનુસાર આ મૂલ્ય આપણે યાદ રાખવું અને સમીકરણમાં મૂકવું પડશે તેથી પછી c અને k નું મૂલ્ય સમીકરણમાં મૂકીને પ્રયત્ન શોધો ઓર્ગેનિક સેમી ડીટેચ્ડ અને એમ્બેડેડ જેવા વિવિધ મોડ્સ માટે અહીં કોન્સ્ટન્ટ અલગ હશે તેથી કે તમે નોમિનલ ડેવલપમેન્ટ ટાઈમ મેળવશો અને પછી કર્મચારીઓની કિંમત શોધવા માટે તમારે શું કરવાનું છે પ્રશ્નમાં તે આપેલ હોઈ શકે છે કે પ્રયત્નો દ્વારા ડેવલપર નો પગાર સરેરાશ કેટલો વધે છે તમને તે કુલ ખર્ચ મળશે જે પ્રોજેક્ટને વિકસાવવા માટે જરૂરી છે હવે ચાલો ઝડપથી બીજું એક ઉદાહરણ લઈએ ધારો કે તમે ઓર્ગેનિક મોડ માં સોફ્ટવેર પ્રોડક્ટ વિકસિત કરી રહ્યાં છો તમે ઉત્પાદનના કદનો અંદાજ લગાવ્યો છે કે નોમિનલ એફર્ટ અને ડેવલપમેન્ટ ટાઈમ ની ગણતરી કરવા માટે આપણે કેટલી 1 લાખ લાઇન કોડની સંખ્યા કરી છે તેથી આપણે જોઈ શકીએ છીએ કે અહીં તે આપવામાં આવ્યું છે કે તે એક ઓર્ગેનિક પ્રોડક્ટ છે તેથી આપણે સરળતાથી c અને k ની કિંમત પસંદ કરી શકીએ છીએ કદ પણ આપવામાં આવે છે તે કોડની 1 લાખ લીટીઓ છે તેનો અર્થ છે 100 KLOC તેથી નોમિનલ એફર્ટ હોઈ શકે કે આપણે પહેલેથી જ જાણી શકીએ છીએ કે c ની ઓર્ગેનિક પ્રોડક્ટ માટે વેલ્યુ 2 4 છે અને ઓર્ગેનિક પ્રોડક્ટ માટે k ની વેલ્યુ 1 05 ની બરાબર છે જે વેલ્યુ આપણે મેળવીશું તે મુકીશું અને પહેલાથી જ 100 KLOC આપ્યા છે તેથી નોમિનલ એફર્ટ તમને 302 1 વ્યક્તિ મહિના મળશે અથવા તમે તેને 302 કહી શકો છો નોમિનલ ડેવલપમેન્ટ ટાઈમ શું હશે ઓર્ગેનિક મોડ માટે કોન્સ્ટન્ટ 0 38 છે તેથી જે તમને 8 6 મહિના આપશે તેથી આ કિસ્સામાં આ પ્રોજેક્ટ માટે નોમિનલ એફર્ટ 302 1 વ્યક્તિ મહિના હોવાનું જાણવા મળે છે અને નોમિનલ ડેવલપમેન્ટ ટાઈમ 8 6 મહિના આવે છે તમે અહીં બીજું એક ઉદાહરણ લઈ શકો છો ધારો કે વ્યવસાયિક એપ્લિકેશન માટેના ચોક્કસ સોફ્ટવેર પ્રોડક્ટની કિંમત 15000 રૂપિયા છે અને તેનું કદ 40 KLOC છે એમ ધારીને કે ઘરના ડેવલપર્સ માં દર પ્રોગ્રામ અથવા મહિના માટે અથવા ઓવરહેડ સહિતના વ્યક્તિ મહિના માટે 6000 રૂપિયા ખર્ચ છે નોમિનલ એફર્ટ અને ડેવલપમેન્ટ ટાઈમ અને પ્રોજેક્ટની કુલ કિંમત ની ગણતરી કરવામાં આવે છે પ્રોડક્ટ જુઓ તે પરોક્ષ રીતે દેખાય છે તે કહેવામાં આવતું નથી કે તે ઓર્ગેનિક છે અથવા સેમી ડીટેચ્ડ છે તે સીધું આપવામાં આવ્યું નથી પરંતુ તે આપવામાં આવે છે કે તે વ્યવસાયિક એપ્લિકેશન છે તેથી વ્યવસાયિક એપ્લિકેશનનો અર્થ છે તે એક માહિતી સિસ્ટમ છે તેથી પરોક્ષ રીતે તમે કહી શકો છો કે આ ઓર્ગેનિક પ્રકાર છે તેથી પરોક્ષ રીતે બધા આપવામાં આવે છે તેથી તમારે આ બિંદુથી પ્રારંભ કરવું પડશે કે ઉત્પાદન વ્યવસાયિક એપ્લિકેશન માટે છે અને તેથી તેને ઓર્ગેનિક પ્રકાર તરીકે વર્ગીકૃત કરી શકાય છે આપણે હવે નોમિનલ એફર્ટ શોધવાનું છે અને આપણે જાણીએ છીએ કે ઓર્ગેનિક પ્રોડક્ટ માટે c હશે 2 4 અને k બરાબર 1 05 અને તે આપવામાં આવ્યું છે કે જે કદ પહેલેથી જ આપેલ છે તે KLOC અથવા સરળ LOC માં આપી શકાય છે જો તેને LOC આપવામાં આવે તો તમે KLOC માં રૂપાંતરિત કરો અહીં તેને સીધો 40 KLOC આપવામાં આવે છે તેથી હું કદ ની જગ્યાએ 40 વાપરીશ તેથી આ ઘણા વ્યક્તિ મહિના આવી રહ્યા છે પછી ઘરના ઇજનેરની કિંમત કેટલી છે તે આપવામાં આવ્યું છે કે ઘરના ડેવલપર્સ તેઓ મહિને 6000 લે છે અને મારે તે પછીની કુલ કિંમત શોધવી પડશે તેથી પ્રયાસ 115 5 થવા જઇ રહ્યો છે અને દર મહિને ખર્ચ 6000 છે તેથી પ્રોગ્રામ કેટલી કિંમત લેશે ઉત્પાદનને વિકસાવવા માટે કુલ 692669 રૂપિયા ની જરૂર પડશે તમે તેવું બીજું એક ઉદાહરણ લઈ શકો ફરીથી ધારો કે તમે જે ઓર્ગેનિક પ્રોજેક્ટને બનાવવા માંગો છો તે 7 5 KLOC નું છે તેથી ઓર્ગેનિક પ્રોડક્ટ માટે c ની કિંમત 2 4 છે અને k 1 05 ની બરાબર છે એફર્ટ 2 4 x 7 05 20 સ્ટાફ મહિનાઓ ડેવલપમેન્ટ ટાઈમ 2 5 x 0 38 8 મહિનાઓ એવરેજ સ્ટાફ 20 8 2 5 સ્ટાફ ઉત્પાદકતા 7500 LOC 20 સ્ટાફ મહિનાઓ 375 LOCસ્ટાફ મહિનાઓ અને અન્ય ઉદાહરણ કહે છે કે તે આના જેવું છે માની લો કે એમ્બેડ કરેલા પ્રોજેક્ટમાં 50 KLOC છે અને આપણે નોમિનલ ડેવલપમેન્ટ ટાઈમ અને સરેરાશ કર્મચારીઓ અને અહીં ઉત્પાદકતાના નોમિનલ એફર્ટ માટે આ મૂલ્ય વિકસિત કરવા માગીએ છીએ આ ઉત્પાદન કદને પહેલેથી જ 50 KLOC આપવામાં આવી છે અને એમ્બેડ કરેલ પ્રોજેક્ટ માટે આપણે જાણીએ છીએ કે c ની વેલ્યુ 3 6 છે અને k ની વેલ્યુ 1 અહીં કિંમતો મૂકીને આપણે પ્રયત્નોનું મૂલ્ય મેળવી શકીએ છીએ તો ચાલો આપણે વેલ્યુ મૂકીએ એફર્ટ 3 6 x 1 20 394 સ્ટાફ મહિનાઓ ડેવલપમેન્ટ ટાઈમ 2 5 x 0 32 17 મહિનાઓ એવરેજ સ્ટાફ 394 17 23 સ્ટાફ ઉત્પાદકતા 50000 LOC 394 સ્ટાફ મહિનાઓ 127 LOCસ્ટાફ મહિનાઓ તેથી પરીક્ષામાં આ રીતે કેટલાક સરળ પ્રશ્નો પૂછાઈ શકે છે જ્યાં તમારે પહેલા તે કયા પ્રકારનું ઉત્પાદન છે તે ઓળખવું પડશે પછી તે ઉત્પાદનો માટે કોન્સ્ટન્ટ ના મૂલ્યો શું છે પછી આપણે સરળતાથી તે પછી શું યાદ રાખવું જોઈએ પ્રયત્નો અને ડેવલપમેન્ટ ટાઈમ ના મૂલ્યને શોધવા માટેના આવશ્યક સમીકરણો પછી તમે પ્રયત્નો અને વિકાસના સમય માટેના મૂલ્યોનો સરળતાથી અંદાજ લગાવી શકો છો અને પછી તમે સરેરાશ સ્ટાફ ઉત્પાદકતા અને કુલ ખર્ચ વગેરેની ગણતરી કરી શકો છો તેથી નવા પુસ્તકમાંથી અથવા ઇન્ટરનેટ સ્રોત ઇસેટેરામાંથી કેટલાક ઉદાહરણો ને હલ કરો તેથી સોફ્ટવેર પેકેજની જેમ આપણે તમને આપેલ એક નાનકડી કવાયત નવા પ્રક્ષેપણ માટે સંભવિત ગ્રાહકોને પસંદ કરવા માટે કંપની દ્વારા હાલના ગ્રાહક ડેટાને માઈન કરવાનું છે પ્રયત્નોના 30 KLOC હોવાનો અંદાજ જે પ્રમાણે લાયક છે તે સક્ષમ ડેવલપર્સ ને દર મહિને 50000 પર લેવામાં આવી શકે છે જો કે વ્યાવસાયિક ઓફર સપોર્ટ લગભગ તમામ આવશ્યક સુવિધાઓને ટેકો આપે છે આ 1 લાખ જેટલો છે તેથી અહીં તમે જુઓ છો કે ડેવલપર્સ ને દર મહિને 50000 રૂપિયા પર રાખી શકાય છે પરંતુ અહીં જો તમે બહારથી ખરીદી કરશો જો કે વ્યવસાયિક ઓફર જો તમે બજારમાં આવશો તો તે કુલ 1 લાખ આવે છે તેથી પ્રશ્ન કહે છે કે આપણે અથવા કંપનીએ તેનો વિકાસ કરવો જોઈએ અથવા આ સોફ્ટવેર બનાવવો જોઈએ અથવા તેઓ તેને ખરીદશે તેથી આપણે નિર્ણય વિશે વિચાર કરવો પડશે તેથી તેથી હું પ્રથમ ઓળખ આપું છું કે જો આ કયા પ્રકારનાં ઉત્પાદનની ઓળખ છે તો તે પ્રયત્નોની ગણતરી કરો પછી શું સરેરાશ કેટલું પગાર અથવા ડેવલપર્સ નો પગાર મહિને આપી શકાય છે પછી શોધી કાઢો કે કુલ કિંમત કેટલી છે તે ઈન હાઉસ વિકસિત કરવામાં આવશે પછી આ બજાર મૂલ્ય સાથે તુલના કરો જો કોઈ બજારમાંથી આ ખરીદી કરશે કે તેની કિંમતની સરખામણી કરો 1 લાખ આ મૂલ્યોની તુલના કરશે તો પછી કંપનીએ તેને ખરીદવા અથવા તેને બનાવવા માટે જવું જોઈએ કે કેમ તે નિર્ણય લો આ ગાઈડ લાઈનો તમને નીચેની શરતોના આધારે નિર્ણય લેવા અથવા ખરીદવાનો નિર્ણય લેવા યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે જો સોફ્ટવેર પ્રોડક્ટ આંતરિક વિકસિત સોફ્ટવેર કરતાં વહેલા ઉપલબ્ધ થશે જો તમે બજારમાં જાવ નિશ્ચિતપણે તમે તેને ખૂબ જલ્દીથી ખરીદી શકો છો તેથી આપણે સોફ્ટવેરને ધ્યાનમાં લેવું પડશે અથવા તે જ રીતે આંતરિક વિકસિત સોફ્ટવેર કરતાં સોફ્ટવેર પ્રોડક્ટ વહેલા ઉપલબ્ધ થશે કે નહીં આપણે વિચારવું પડશે કે સંપાદનનો ખર્ચ અને કસ્ટમાઇઝેશનનો ખર્ચ જ્યારે તે બંનેના વિકાસના ખર્ચ કરતા ઓછા હશે સોફ્ટવેર આંતરિક રીતે બાહ્ય સપોર્ટની કિંમત કે જે જાળવણી કરાર છે તે આંતરિક સપોર્ટની કિંમત કરતા ઓછું હશે ખરીદવાના નિર્માણના નિર્ણય માટે જતા પહેલા આ મુદ્દાઓ પર આપણે વિચાર કરવો જ જોઇએ તે પછી આપણે સોફ્ટવેર ખરીદવું કે બનાવવું તે યોગ્ય નિર્ણય લઈ શકીએ છીએ તેથી અંતે આપણે સારાંશ પર પહોંચ્યા છે કે આપણે પ્રથમ બેઝિક કોકોમો મોડેલ ની મૂળભૂત વિભાવના વિશે ચર્ચા કરી આપણે વિવિધ પ્રકારના પ્રોજેક્ટ્સ અથવા ઉત્પાદનોની પણ ચર્ચા કરી જેમ કે ઓર્ગેનિક સેમી ડીટેચ્ડ અને એમ્બેડેડ આપણે ખર્ચ અને પ્રયત્નોનો અંદાજ પણ રજૂ કર્યો છે કે બેઝિક કોકોમો મોડેલ નો ઉપયોગ કરીને તે સૂત્રો છેવટે આપણે ખર્ચ અને પ્રયત્નોના અંદાજ પર કેટલાક ઉદાહરણો હલ કર્યા છે આપણે આ પુસ્તકોનાં સંદર્ભો લીધા છે વિગતો તમે આ પુસ્તકોમાં મેળવી શકો છો ખુબ ખુબ આભાર